તેથી હવે બેઝિસ ફંક્શનના પ્રકારોની ચર્ચા કર્યા પછી અમે આ પદ્ધતિને વધુ વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશું અને સૌથી સરળ ઉદાહરણ 1D ઉદાહરણ છે તેથી અમે તમને સમીકરણો કેવી રીતે જાણીએ છીએ તેના પર કામ કરીશું તેને નબળા સ્વરૂપ તરીકે ઓળખાતી વસ્તુમાં રૂપાંતરિત કરીશું જે FEM માટે ખૂબ જ લાક્ષણિક છે હું તમને કહીશ કે તે શું છે અને પછી આપણે તેને ઠીક કેવી રીતે હલ કરીશું તેથી સમીકરણ સેટઅપ હવે અહીં બોર્ડ પર મેં ખૂબ જ સામાન્ય ડિફ્રેંશિયલ ઇક્વેશન લખ્યું છે તેથી આ ડિફ્રેંશિયલ ઇક્વેશનમાં તમે જે અજ્ઞાત જાણવા માગો છો તે છે અને જાણીતું છે અને તે તમને બરાબર આપવામાં આવે છે હવે શરૂઆત કરવા માટે મેં આના જેવું ડિફ્રેંશિયલ ઇક્વેશન શા માટે પસંદ કર્યું છે તેથી તમારામાંના જેઓ તમારા ગણિતના અભ્યાસક્રમોમાંથી યાદ રાખતા હોય તેમાંથી સૌ પ્રથમ આ ડિફ્રેંશિયલ ઇક્વેશન સ્ટર્મ લિઓવિલે ડિફ્રેંશિયલ ઇક્વેશન જેવું જ લાગે છે જો તમને તે યાદ હોય બરાબર નથી કે તે સમીકરણમાં કેટલાક વધારાના શબ્દો છે જે અહીં પૂરા નથી પરંતુ મારો મતલબ છે કે ડાબી બાજુનું માળખું સમાન દેખાય છે અને તેની શક્તિ એ છે કે તે તમને આ સામાન્ય સ્વરૂપમાં લગભગ કોઈપણ બીજા ક્રમના ડિફ્રેંશિયલ ઇક્વેશનને વ્યક્ત કરવાની મંજૂરી આપે છે તેથી અમે લઈશું એટલે કે હું તમને બે ઉદાહરણો બતાવીશ તેથી ઉદાહરણ તરીકે સમાંતર પ્લેટ કેપેસિટર ડીસી ની સમસ્યા રહેશે તેથી ડીસી સમસ્યા માટે તમે જાણો છો કે તમારી પાસે ચાર્જ છે અને તમે વોલ્ટેજ શોધવા માંગો છો જે તમારી ડીસી સમસ્યા છે તો તે કયા સમીકરણ તરીકે પણ કહેવાય છે ચાર્જ આપવામાં આવે તો દરેક જગ્યાએ સંભવિત સ્ટેટિક્સ લાપ્લાસ સમીકરણ શોધો જે તમારો અધિકાર હતો તેથી આ સમાંતર પ્લેટ કેપેસિટર જે કંઈક આના જેવું દેખાય છે કે તમે જાણો છો કે તમારી પાસે બંને દિશામાં કેપેસિટર અનંત કેપેસિટર છે ચાલો આપણે ગ્રાઉન્ડેડ કહીએ અને આ તે છે કે અમુક વોલ્ટેજ જે તમે આ રીતે સમસ્યા હલ કરવા માંગો છો તેથી અહીં કહો કે સંભવિત છે આ તમારું x છે ફાઈન અને પોટેન્શ્યલ આ બિંદુએ સંભવિત વિશે શું તેથી તેની ગ્રાઉન્ડ પ્લેટ 0 હશે અને ઉપરની પ્લેટ અમુક વોલ્ટેજ પર જાળવવામાં આવશે અને તમે જાણવા માંગો છો કે હું કેપેસિટરમાંથી પસાર થવાથી સંભવિત કેવી રીતે બદલાય છે તે એક એવી વસ્તુ છે જેની તમે યોગ્ય ગણતરી કરવા માગો છો તેથી હું જાણું છું કે ડિફ્રેંશિયલ ઇક્વેશન આ છે તો શું હું આ સામાન્ય સ્વરૂપમાં ફિટ થઈ શકું હું બરાબર કરી શકું છું તો મારે શું કરવું પડશે તો ઉદાહરણ તરીકે ની કિંમત શું હશે વિદ્યાર્થી હશે સાચો હશે તો પછી આગળ શું છે વિદ્યાર્થી 0 0 હશે વિદ્યાર્થી 0 અને પછી હશે બરાબર છે તો તે બનશે તેથી અહીં કંઈ નવું નથી એટલું જ કહીએ છીએ કે આ સામાન્ય દેખાતા સમીકરણ ઈલેક્ટ્રોમેગ્નેટિકમાં ઘણી બધી સમસ્યાઓ કેપ્ચર કરી શકે છે તેથી જ આપણે તેને બરાબર જોઈએ છીએ પછી તમે પણ બીજી અન્ય સમસ્યા હું લઈશ તેથી એક સમાંતર પ્લેટ હતી બીજી તમે જાણો છો કે સમાંતર પ્લેટો વચ્ચે તરંગ બરાબર છે આ માટેનું ઇક્વેશન તમે પહેલાથી જ અભ્યાસ કર્યો છે તે હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન છે અને તરંગ ઇક્વેશન હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન છે અને અમે જાણીએ છીએ કે હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન એ કંઈક છે જે તમે જાણો છો તે સમાન છે શું બરાબર છે કેટલાક સતત સમય વર્તમાન આપણે આ ઇક્વેશન ઘણી વખત જોયું છે તો હું આ ફોર્મમાં આ ઇક્વેશન કેવી રીતે મેળવી શકું વિદ્યાર્થી p ચોરસ તેથી વાસ્તવમાં તે સેટ કરવા માટે આકર્ષક હશે પરંતુ યાદ રાખો અને સ્થિરતાની જરૂર નથી કોન્સટન્ટ યોગ્ય હોવું જરૂરી નથી તેથી એ જ યુક્તિ જે આપણે મેક્સવેલના સમીકરણોમાંથી દૂર કરવા માટે ઉપયોગ કરવાની હતી આપણે લેવો પડશે તેથી આ હકીકતમાં હશે તેથી પ્રથમ કાર્યકાળ આના જેવું બનશે બીજી મુદત એક વધુ વસ્તુ સાથે એક વધુ ભૌતિક મિલકત બરાબર વર્તમાન સ્ત્રોત ગમે તે હોય બરાબર તો મારું હતું આ મારું હતું બરાબર તેથી આ એક સામાન્ય ડિફ્રેંશિયલ ઇક્વેશનનો પ્રકાર છે જેનો ઉપયોગ ઘણી વખત એકદમ સીધા આગળ કરવામાં આવે છે એક વાત એ છે કે બાઉન્ડ્રીની સ્થિતિઓ છે તે સમયે અને સમયે તેનું પાલન અને સન્માન કરવું જોઈએ અને તે મહત્વનું છે કે આપણે જોઈશું કે તે કેવી રીતે જાય છે તો હવે ચાલો તેને FEM ફ્રેમવર્કમાં મૂકીએ તેથી FEM અન્ય એક શબ્દ જે અમે કહ્યો હતો તે વેઇટેડ રેસિડ્યુઅલ મેથડ સાચો હતો તેથી ભારિત શેષ માટે સૌ પ્રથમ મારે શેષને વ્યાખ્યાયિત કરવું આવશ્યક છે તો આ મારું ડિફ્રેંશિયલ ઇક્વેશન સાચું હતું તો શેષ શું છે ડાબી બાજુ બાદબાકી જમણી બાજુ શેષ કહેવાય છે તો આ શેષને ડાબી બાજુ માઈનસ જમણી બાજુ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને પછી મારે શું કરવું છે વેઇટેડ રેસિડ્યુઅલ મેથડ તેથી મારે અમુક વેઇટીંગ ફંક્શનનું ઇન્ટિગ્રલ લેવું પડશે હું તેને કૉલ કરીશ અને તેને 0 ની બરાબર સેટ કરીશ જે વેઇટેડ રેસિડ્યુઅલ મેથડ બની જશે તેથી અગાઉ મેં આને બેઝિક ફંક્શન તરીકે કૉલ કર્યો હતો હું ફક્ત તેને W કહી રહ્યો છું કારણ કે W એ વેઇટેડ શબ્દ પરથી આવે છે તેથી W ફોર તેથી આ તમારું વેઇટેડ ફંકશન અથવા બેસીસ ફંકશન અથવા ટેસ્ટિંગ ફંકશન છે આ બધા જુદા જુદા શબ્દો છે જે તેના માટે વપરાય છે બીજો શબ્દ તમને ટ્રાયલ ફંક્શન મળશે દરેક વ્યક્તિ તેના માટે પોતાનો શબ્દ લઈને આવે છે તે બધાનો અર્થ સમાન છે ઇન્ટીગ્રેશનનું ડોમેન શું છે તેનો આધાર છે તમે ઉદાહરણ તરીકે જાણો છો 1D કેસમાં છે વિદ્યાર્થી સેગમેન્ટ તેથી નોડ નથી તે mth સેગમેન્ટ જમણી બાજુના સેગમેન્ટ પર વ્યાખ્યાયિત કાર્ય છે તેથી તે એક ફંક્શન છે અને તેથી માત્ર એક સેગમેન્ટની અંદર શૂન્ય સિવાય તેની બહાર બધે જ શૂન્ય તે બરાબર દેખાય છે તો ચાલો આપણે આને થોડી સારી રીતે વિઝ્યુઅલાઈઝ કરીએ તેથી તે 1 D પ્રોબ્લેમ છે તો મારે રેખા દોરવી જોઈએ શેપ ફંક્શન યોગ્ય છે W એ શેપ ફંક્શન હશે કેમ કે આપણે કરી રહ્યા છીએ અમે તે કરવા જઈ રહ્યા છીએ જેને ગેલેર્કિન મેથડ કહેવાય છે જ્યાં બેઝિક ફંક્શન્સ અને ટેસ્ટિંગ ફંક્શન સમાન છે તો ચાલો આને આ રીતે યોગ્ય કહીએ તો આ મારો છે તેથી હવે અહીંના અજાણ્યાઓને હું યોગ્ય કહી શકું છું તેથી ત્યાં છે અને તેથી એક સાચું તેથી હું અજ્ઞાત યોગ્ય માટે વૈશ્વિક નામ શું કહીશ તે તમે જાણો છો તેથી ઘણા ગાંઠો દરેક એક જો ત્યાં n નોડ હોય તો દરેક એક તે અજ્ઞાત છે હવે સ્થાનિક નામોના સંદર્ભમાં હું તેને સ્થાનિક નામો શું કહી શકું તેથી ઉદાહરણ તરીકે જો આ છે તેથી હું આને અહીં U કહીશ તેથી હું આ સેગમેન્ટ અથવા આ સેગમેન્ટનો ઉલ્લેખ કરી રહ્યો છું તો શું હું આની જેમ સંદર્ભ લઈ શકું તેથી સુપર સ્ક્રિપ્ટ છે તેથી દરેક તત્વ પાસે બે અજાણ્યા છે ડાબી નોડ કિંમત અને જમણી નોડ કિંમત ડાબું નોડ વેલ્યુ મેં 1 જમણી નોડ વેલ્યુ મેં 2 તરીકે ઓળખી છે તો તેનું e બરાબર 1 છે અને e માટે 1 બરાબર છે કે આ વ્યક્તિ ડાબી કે જમણી બાજુએ છે વિદ્યાર્થી અને જમણી નોડ છે યોગ્ય નોડ છે તેથી મેં કહ્યુ હું તેને કહી શકું છું આમાં હું તેને શું કહીશ ડાબો નોડ કે જમણો નોડ વિદ્યાર્થી ડાબું નોડ ડાબું નોડ અને આ બધું માફ કરશો સબસ્ક્રિપ્ટ મૂલ્ય સમાન છે તેથી એક જ અજાણ્યાને તેને ત્રણ અલગ અલગ નામોથી બોલાવવામાં આવે છે મારો મતલબ છે કે તે કરવું બિનજરૂરી લાગે છે પરંતુ તે વાસ્તવમાં કોડિંગમાં અસાધારણ રીતે મદદરૂપ છે કારણ કે તમારી પાસે સ્થાનિક નામકરણ સંમેલન છે અને પછી તમારી પાસે વૈશ્વિક નામકરણ માટે મેપિંગ છે જ્યારે હું તેને પેન અને કાગળ પર કરું છું ત્યારે તમારા માટે ત્રણ નોડ ચાર નોડ ખબર છે તે ખૂબ જ બિનજરૂરી લાગે છે પરંતુ જ્યારે તમે કોડ લખો છો જે લાખો તત્વો માટે કામ કરે છે ત્યારે તે ખૂબ જ જરૂરી છે તેથી તે શરૂઆતમાં થોડું મૂર્ખ દેખાશે તો અમારી પાસે શા માટે આ બધું છે પરંતુ તે તમારી સિસ્ટમને વ્યવસ્થિત રીતે બનાવવા માટે ખૂબ જ મદદરૂપ બને છે એટલે કે તમારા સમીકરણો રચે છે વિદ્યાર્થી પણ એવું કેમ હું તેને આપી રહ્યો છું તે વૈશ્વિક નામ છે વિદ્યાર્થી તે સારું છે તેથી આ સ્થાનિક નામ માત્ર સ્થાનિક નામ છે વિદ્યાર્થી ત્યાં છે વિદ્યાર્થી મુ ના બે પર્યાપ્ત આ બે ડાબે અથવા જમણે ઉલ્લેખ કરે છે વિદ્યાર્થી તે અને આ વૈશ્વિક સંખ્યાનો સંદર્ભ આપે છે વિદ્યાર્થી તે સબસ્ક્રીપ્ટ છે અહીં સબસ્ક્રિપ્ટ બે શું છે જો અહીં ઉપર કોઈ તત્વ ન હોય તો તે વૈશ્વિક સંખ્યા દર્શાવે છે કે ત્યાં કેટલા નોડ છે ત્રણ નોડ પરંતુ જો હું સ્થાનિક રીતે અંદરનો ઉલ્લેખ કરું છું તો આ l અથવા r નો સંદર્ભ આપે છે તેથી વધુ સારું વિદ્યાર્થી ત્યાં છે હા જો મારી પાસે 10000 એલિમેન્ટ્સ છે તો મારે તેમને નંબર આપવા પડશે પણ જો હું એલિમેન્ટ્સની યાદી જાળવું છું તો દરેક એલિમેન્ટમાં ફક્ત બે જ હોય છે અથવા તમે તેને આ રીતે લખી શકો છો અને પછી જ્યારે તમે કોડેડ રાઇટ પર જાઓ છો ત્યારે એરે માટે કુદરતી અનુક્રમણિકા બની જાય છે તેથી ડાબે કે જમણે બરાબર ધ્યાનમાં રાખવાની આ બાબત છે તેથી સ્થાનિક અને વૈશ્વિક વચ્ચેનું આ મેપિંગ બરાબર જાળવવું જોઈએ તેથી સામાન્ય રીતે કેટલાક ડેટા સ્ટ્રક્ચર છે જેનો ઉપયોગ તમે આ મેપિંગને જાળવવા માટે કરશો તો આ મેપિંગ તમને શું કહે છે જો તમે મને વૈશ્વિક નંબર આપો તો તમે જઈને મને કહી શકશો કે સ્થાનિક નંબરો શું છે તે જ રીતે જો તમે મને સ્થાનિક નંબરો આપો તો ત્યાં એક મેપિંગ છે જે તમને વૈશ્વિક નંબર જણાવશે તેથી આ અમલીકરણ પ્રોબ્લેમઓ છે જ્યારે તમે તમારા કોડને અમલમાં મુકો છો ત્યારે તમારી પાસે આ કાર્યાત્મક પ્રકાર હોવો જોઈએ તેથી હવે હું અહીં એક વાતનો ઉલ્લેખ કરવા માંગુ છું આ W ની પસંદગી વિશે તેથી અહીં અમે માટે તેના પર કોઈ આવશ્યકતાઓ લાદી નથી તેથી મેં જે વિશે વાત કરી તે વેઇટેડ રેસીડ્યુઅલ મેથડ હતી હું ટૂંકમાં ઉલ્લેખ કરીશ કે પરની જરૂરિયાતો શું છે શું Wm એ પલ્સ બેઝિસ ફંક્શન હોઈ શકે છે અથવા તેના જેવું કંઈક હોઈ શકે છે તેથી ત્યાં છે ખૂબ જ ન્યૂનતમ જરૂરિયાતો પર બે આવશ્યકતાઓ છે તેથી મારો મતલબ છે અને તેના ડેરિવેટિવ આ ડોમેન પર ચોરસ ઈન્ટિગરેબલ હોવા જોઈએ તેથી મારો મતલબ એ છે કે U અને તેના વ્યુત્પન્ન પરની આ જરૂરિયાત બે જરૂરિયાતો નથી તેથી તે સૂચવે છે તેથી શું છે અર્થ એ થાય કે તેથી ઉદાહરણ તરીકે જો હું તેને ચોરસ લઉં અને હું ડેરિવેટિવ લઉં તો આ બરાબર બંધાયેલ હોવું જોઈએ અમે આ શા માટે જરૂરી છે તેના ડેરિવેશનમાં નથી જઈ રહ્યા પરંતુ તમે તેને ફક્ત હકીકતના નિવેદન તરીકે લઈ શકો છો વિદ્યાર્થી સમાપ્ત થયું નથી તે ધારવામાં આવે છે કારણ કે 0 બહાર હશે તેથી હું તેને સંપૂર્ણ ડોમેન માટે લખી શકું છું તેથી આ સમગ્ર ડોમેન પર આ W હોવો જોઈએ અને આ ડેરિવેટિવ ચોરસ ઈન્ટિગ્રેબલ રાઈટ હોવો જોઈએ વિદ્યાર્થી કારણ છે તેથી કારણ જેમ મેં ઉલ્લેખ કર્યો છે આપણે તર્કમાં નથી જઈ રહ્યા પરંતુ તર્ક તેના ફ્યુરિયર શ્રેણીનો ઉપયોગ કરીને ફંક્શનને રજૂ કરવા જેવા જ છે ફંક્શન તેઓને ચોરસ ઈન્ટરીગ્રેબલ કરવા માટે જરૂરી છે અને તેથી આગળ ચાલો સમાન વિચાર જ્યારે આ સંતુષ્ટ થાય છે ત્યારે તે સાબિત કરવું શક્ય છે કે સમીકરણોની FEM સિસ્ટમ સખત રીતે ઉકેલ આપે છે સમીકરણોની સિસ્ટમ કે જે FEM આપે છે તે આ ગેરેંટી હેઠળ સાચા ઉકેલ માટે કન્વર્જ થશે મારો મતલબ આ જરૂરિયાત હેઠળ છે વધુમાં હું ખરેખર સાચો હતો ત્યાં બે શરતો છે આ પ્રથમ જરૂરિયાત છે બીજી સરળ જરૂરિયાત છે જે Wmx એ બાઉન્ડ્રીની શરતોનું પાલન કરવું જોઈએ તેથી ઉદાહરણ તરીકે ધારો કે પ્રોબ્લેમમાં ડિરિચલેટ બાઉન્ડ્રીની શરતો હતી જે કહે છે કે અને અહીં અંતિમ નોડ 0 છે તેથી હું બાઉન્ડ્રી કન્ડિશન આપી રહ્યો છું જે સોલ્યુશન પર હોવું જોઈએ શું હું પલ્સ બેઝિસ ફંક્શનનો ઉપયોગ કરી શકું મારો મતલબ નથી કારણ કે આધાર ફંક્શન પોતે જ બાઉન્ડ્રીની સ્થિતિને સંતોષતો નથી તે પૂરતું નથી કે હું આગળ એક વજન જોડું જે 0 છે પરંતુ બેઝિસ ફંક્શન પોતે જ બાઉન્ડ્રીની સ્થિતિને સંતોષતું નથી બીજી તરફ જો મારી પાસે શૂન્યથી શરૂ થતો ત્રિકોણ હોય તો તે બરાબર છે તેથી ચાલો એક નાનું ઉદાહરણ પરંતુ આ બે મુખ્ય જરૂરિયાતો છે જે આપણે ધ્યાનમાં રાખવાની છે સામાન્ય રીતે અમે ઉપયોગ કરીએ છીએ અમે નવા આધાર કાર્યો બનાવવાના વ્યવસાયમાં નથી તેથી અમે જાણીતા બેઝિસ ફંક્શન્સનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ આ આવશ્યકતાઓ પહેલાથી જ સંતુષ્ટ થઈ ગઈ છે અમે તેમને તપાસવાનો પ્રયાસ કરવામાં સમય બગાડશું નહીં અમે ફક્ત તેનો ઉપયોગ કરીશું અમે 0 ને જમણે રહેવા દબાણ કરીશું તેથી સરળતા સાથે શરૂ કરવા માટે તે બેઝિસ ફંક્શનની યોગ્ય પસંદગી નથી તેથી અમે આ બિંદુએ આ બધું લઈશું તેથી સ્પષ્ટ માટે તમે જે બનવા માગો છો તે બની શકે છે મારો મતલબ ગેલરનો સીધો અર્થ એ થઈ શકે છે કે પરીક્ષણ ફંક્શન W અને U માટે બેઝિસ ફંક્શન સમાન છે તેથી તમે લેગ્રેન્જ ઇન્ટરપોલેટિંગ બહુપદી લઈ શકો છો જેમ કે અમે આધાર અને પરીક્ષણ બંને માટે જોયું છે વિદ્યાર્થી હા તેથી તેના માટે આ શરતો સંતુષ્ટ છે લેગ્રેન્જ બહુપદી માટે હા તેઓ સંતોષકારક છે